નમસ્તે આજે આપણે બટ જોઈન્ટની ડિઝાઈનની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું છેલ્લા વ્યાખ્યાનમાં આપણે ફિલેટનો ઉપયોગ કરીને વેલ્ડ જોઈન્ટ કેવી રીતે ડિઝાઈન કરવું તેની ચર્ચા કરી છે અને ફિલેટની મજબૂતાઈની ગણતરી કરવામાં આવી છે અને આપણે ચર્ચા કરી છે કે વેલ્ડનું કદ પછી થ્રોટની જાડાઈ ઓછામાં ઓછી હોવી જોઈએ ફિલેટના વેલ્ડના વેલ્ડનું મહત્તમ કદ આપણે જેની ચર્ચા કરી છે અને આજે હું બટ વેલ્ડ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જેમાં આપણે છેલ્લાથી છેલ્લા વર્ગમાં બટ વેલ્ડનો પરિચય આપ્યો છે તેથી બટ વેલ્ડ મૂળભૂત રીતે વેલ્ડનો એક પ્રકાર છે જ્યારે બે પ્લેટ એક જ પ્લેનમાં જોડાય છે તેનો અર્થ એ કે મેં અગાઉ બતાવ્યું હતું કે જો તમને યાદ હોય કે જ્યારે બે પ્લેટો જોડાય છે ત્યારે પ્લેટો અલગ અલગ કદની અથવા સમાન કદની હોઈ શકે છે જ્યારે આ બે પ્લેટ એકબીજા સાથે જોડાય છે આ આપણે જોઈન્ટ બનાવી શકીએ છીએ અને તેને ગ્રુવ કરી શકીએ છીએ આ પ્રકારના ગુણોના વેલ્ડ જોઈન્ટને બટ વેલ્ડ પણ કહેવાય છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ટી જોઈન્ટની ઈચ્છા હોય ત્યારે પણ આપણે આ બટ વેલ્ડનો ઉપયોગ કરી શકીએ છીએ હવે બટ વેલ્ડના કિસ્સામાં આપણી પાસે ચોક્કસ સ્પષ્ટીકરણો છે તેથી આપણે સ્પષ્ટીકરણ જાણવાની જરૂર છે જેમ કે વેલ્ડનું કદ વેલ્ડનું કદ કેવી રીતે ગણવામાં આવશે પછી વેલ્ડની અસરકારક લંબાઈ પછી બટ વેલ્ડનો અસરકારક વિસ્તાર અને મજબૂતીકરણ તેથી જો આપણે અહીં જુઓ બે પ્લેટ આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ એક જ પ્લેનમાં જોડાયેલી છે અને ફ્યુઝન દ્વારા આપણે જોડીએ છીએ અને તેને થ્રોટની જાડાઈ કહેવાય છે આને થ્રોટની જાડાઈ કહેવાય છે જેમાંથી વેલ્ડનું કદ પણ શોધી શકાય છે અને આ વધારાની ડિપોઝિટને મજબૂતીકરણ કહેવામાં આવે છે અને મેં કહ્યું કે આ મજબૂતીકરણ જરૂરી છે જો કે આપણે આ વધારાની ડિપોઝિટને કારણે મજબૂતાઈ ની ગણતરી કરતા નથી પરંતુ સભ્યોના કાર્યક્ષમ જોડાણ માટે આ જરૂરી છે એટલે કે આપણે સંપૂર્ણ મજબૂતાઈ ની ખાતરી કરવા માટે ચોક્કસ માત્રામાં મજબૂતીકરણ પ્રદાન કરીએ છીએ હવે વેલ્ડનું કદ નીચે પ્રમાણે અસરકારક થ્રોટની જાડાઈ દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે જેમ કે બટ વેલ્ડનું કદ પાતળી પ્લેટની જાડાઈ છે આ તે છે કે જો આપણી પાસે બે પ્લેટ એકબીજા સાથે જોડાયેલ હોય ધારો કે જો આપણી પાસે બે પ્લેટ હોય તો પાતળી પ્લેટની જાડાઈનું કદ બટ વેલ્ડના કદ જેટલું હશે હવે સંપૂર્ણ ઘૂંસપેંઠના કિસ્સામાં અસરકારક થ્રોટની જાડાઈ પાતળી પ્લેટની સાઈઝ હશે નહીં તો આપણે ગણતરી કરવી પડશે હું તેના પર બાદમાં આવીશ અને વિવિધ પ્રકારના સંપૂર્ણ પેનિટ્રેટેડ જોઈન્ટ જેવા કે ડબલ વી બટ જોઈન્ટ ડબલ યુ બટ જોઈન્ટ ડબલ જે અને ડબલ બેવલ બટ જોઈન્ટ આ એવા કેટલાક ઉદાહરણો છે જ્યાં સંપૂર્ણપણે ભેદી ગયા હતા તેથી આ કિસ્સામાં પાતળી પ્લેટની જાડાઈ વેલ્ડના કદ જેટલી હશે અપૂર્ણ ભેદ ના કિસ્સામાં અસરકારક ગળાની જાડાઈ સંપૂર્ણ જાડાઈના નહીં પણ જાડાઈના 78 જેટલી લઈ રહી છે તેથી પાતળા ભાગની જાડાઈના 78 પરંતુ તણાવની ગણતરીના હેતુ માટે આપણે 58ની ગણતરી કરીશું પાતળા ભાગની જાડાઈ તેથી જ્યારે તમે અપૂર્ણ ઘૂંસપેંઠના કિસ્સામાં બટ વેલ્ડની અસરકારક જાડાઈની ગણતરી કરવા જઈ રહ્યા હોવ ત્યારે બે બાબતો છે અમે પાતળી પ્લેટની જાડાઈ ગણા 78 78 ગણી પાતળી પ્લેટની જાડાઈ તરીકે અસરકારક ગળાની જાડાઈની ગણતરી કરીશું પરંતુ જ્યારે અમે પ્લેટની મજબૂતાઈની ગણતરી કરવા જઈ રહ્યા છીએ અમે પાતળી પ્લેટની જાડાઈના 58 ગણી અસરકારક ગળાની જાડાઈ તરીકે ગણતરી કરીશું હવે બે પ્લેટો વચ્ચેની જાડાઈમાં તફાવત 25 ટકાથી વધુ ન હોવો જોઈએ આ ઉપરાંત આપણે જાડાઈના 25 ટકા અથવા 3 મીમી બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં રાખવું પડશે તેથી બે પ્લેટ વચ્ચેનો તફાવત જાડાઈના 25 ટકા અથવા 3 મીમીથી વધુ ન હોવો જોઈએ અને દરેક તફાવત 25 ટકાથી વધુ હોય તો તેને 5 માંથી 1 ટેપરિંગ કરવું જરૂરી છે આને સમાયોજિત કરવા માટે ટેપરિંગ કરવું પડશે તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે હવે અસરકારક લંબાઈ અસરકારક લંબાઈ એ જ રીતે ગણતરી કરી રહી છે જે રીતે આપણે ફિલેટ વેલ્ડના કિસ્સામાં કર્યું છે અસરકારક લંબાઈ અસરકારક વિસ્તાર પર આધારિત હશે તે બટ વેલ્ડનો વિસ્તાર છે જેના માટે ઉલ્લેખિત કદ એટલે કે વેલ્ડની અસરકારક થ્રોટની જાડાઈ અસ્તિત્વમાં છે એટલે કે લંબાઈ કે જેમાં થ્રોટની જાડાઈનું અસરકારક કદ અસ્તિત્વમાં છે તે લંબાઈ બટ વેલ્ડની લંબાઈ અને લઘુત્તમ લંબાઈ હશે બટ વેલ્ડનો અર્થ કરતાં વધુ ન હોવો જોઈએ માફ કરશો ઓછામાં ઓછું તે 4S કરતાં વધુ હોવું જોઈએ જ્યાં S એ વેલ્ડનું કદ છે તેથી ન્યૂનતમ લંબાઈ વેલ્ડના કદ કરતાં 4 ગણી હોવી જોઈએ અને મેં ફરીથી કહ્યું હું અહીં પુનરાવર્તન કરું છું કે ડ્રોઈંગમાં માત્ર અસરકારક લંબાઈ દર્શાવવામાં આવે છે એકંદર ઊંડાઈ મેળવવા માટે વેલ્ડરે 2S ની વધારાની લંબાઈ પ્રદાન કરવી આવશ્યક છે તેથી ડ્રોઇંગમાં આપણે અસરકારક લંબાઈ બતાવીશું પરંતુ વેલ્ડરને જે સાઇટ પર વિચારણા કરવાની છે તેના ડિઝાઇન કરવા માટે 2S ઉમેરવા પડશે હવે મજબૂતીકરણ મજબૂતીકરણ એ પ્લેટ પરની વધારાની થાપણ છે અને આ સંયુક્તની અસરકારક મજબૂતાઈ માટે પણ જરૂરી છે અને આનો અર્થ વેલ્ડ સામગ્રીની જાડાઈ કરતાં ઓછામાં ઓછો 10 ટકા વધારે છે તેથી 1 મીમી થી 3 મીમી વચ્ચેની પાતળી પ્લેટની ઉપર ધાતુની વધારાની ડિપોઝિટ તણાવની ગણતરી અથવા ડિઝાઇન માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી સંયુક્તની કાર્યક્ષમતા વધારવા માટે મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે તેથી મજબૂતીકરણને મજબૂતાઈ ની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી પરંતુ તેને કાર્યક્ષમ બનાવવા માટે આપણે ગણતરી કરવાની જરૂર છે કે આપણે મજબૂતીકરણ પ્રદાન કરવાની જરૂર છે અને બટ વેલ્ડમાં અનુમતિપાત્ર તણાવ શું હશે તે પણ વ્યાખ્યાયિત કરે છે કે બટ વેલ્ડના તાણ શોપ વેલ્ડના કિસ્સામાં પેરેન્ટ ધાતુના તાણની બરાબર લેવામાં આવે છે તેથી બટ વેલ્ડનો તાણ ધાતુનો તાણ હશે બટ વેલ્ડના સ્ટ્રેસને આપણે પેરેન્ટ મેટલના સ્ટ્રેસ તરીકે ગણી શકીએ પરંતુ જ્યારે તે સાઇટ પર ફિલ્ડમાં કરવામાં આવે ત્યારે તેનું મૂલ્ય ઘટીને 80 ટકા થઈ જશે જો આપણે આને 80 ટકાથી વધુ ઘટાડવું પડશે હવે આપણે બટ વેલ્ડની ડિઝાઇન મજબૂતાઈ ની ગણતરી કરીશું ટેન્શનમાં અથવા કમ્પ્રેશનમાં બટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થ આ ફોર્મ્યુલામાંથી શોધી શકાય છે Tdw એ fy Lw te γ mw બરાબર છે જ્યાં Lw મિલીમીટરમાં વેલ્ડની અસરકારક લંબાઈ છે તેથી Lw એ વેલ્ડની અસરકારક લંબાઈ છે અને fy એ વેલ્ડનો ઉપજ તણાવ છે અને પેરેન્ટ ધાતુનો અર્થ એ છે કે વેલ્ડ અને પેરેન્ટ ધાતુના ઉપજના તણાવમાં જે પણ નાનું હોય નાનું હોય જાડાઈની ગણતરી કેવી રીતે કરવી એ આપણે ચર્ચા કરી છે કે તે પાતળી પ્લેટની જાડાઈ છે જે સંપૂર્ણ પેનેટ્રેટેના કિસ્સામાં અપૂર્ણ પેનેટ્રેટેના કિસ્સામાં તે પાતળા પ્લેટની જાડાઈના 78 હશે અને મજબૂતાઈની ગણતરી માટે તે પાતળી પ્લેટ ની જાડાઈના 58 હશે પછી γ mw γ mw જેમ કે આપણે અગાઉ કહ્યું હતું કે તે વેલ્ડીંગ માટે સલામતી પરિબળ આંશિક સલામતી પરિબળ છે અને આ મૂલ્યો શોપ વેલ્ડીંગ માટે 1 25 અને સાઇટ વેલ્ડીંગ માટે 1 5 તરીકે લેવામાં આવે છે તેથી આ ડિઝાઇનની મજબૂતાઈ Tdw ની ગણતરી fy Lw te γ w તરીકે કરવામાં આવી છે અને આ ટેન્શન અથવા કમ્પ્રેશન માં બટ વેલ્ડની ડિઝાઇન મજબૂતાઈ છે પરંતુ શીયરના કિસ્સામાં ડિઝાઇનની મજબૂતાઈ વર્ગમૂળ 3 દ્વારા વિભાજિત કરવામાં આવશે Vdw બરાબર fy Lw te વર્ગમૂળ 3 γ w ડિઝાઇન મજબૂતાઈ આ હશે હવે વ્યક્તિગત બળને લીધે તણાવ જ્યારે વિવિધ પ્રકારના સંકુચિત અથવા તાણ બળને વ્યક્તિલક્ષી હોય ત્યારે દબાણને આપણે અસરકારક ક્ષેત્ર દ્વારા વિભાજિત બળ દ્વારા ગણતરી કરી શકીએ છીએ અસરકારક વિસ્તાર એટલે te Lw હશે તેથી આપણે સ્ટ્રેસ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અથવા ટેન્સિલ સ્ટ્રેસ અથવા શીયર સ્ટ્રેસ શોધી શકીએ છીએ જે આ ફોર્મ્યુલા P te Lw માં શોધી શકાય છે fa એ અક્ષીય બળને કારણે સામાન્ય તણાવ છે અને q એ શીયર ફોર્સને કારણે શીયર સ્ટ્રેસ છે અને P એ પ્રસારિત બળ છે તે અક્ષીય બળ હોઈ શકે છે અથવા તે શીયર ફોર્સ હોઈ શકે છે અને te એ મિલિમીટરમાં વેલ્ડની અસરકારક થ્રોટની જાડાઈ છે અને Lw એ મિલિમીટરમાં વેલ્ડની અસરકારક લંબાઈ છે તેથી સંકુચિત તાણ અથવા તાણ તણાવ અથવા શીયર સ્ટ્રેસનો અર્થ એ છે કે આ મૂળભૂત રીતે સામાન્ય તણાવ છે અને આ શીયર સ્ટ્રેસ છે જેની ગણતરી આ ફોર્મ્યુલા પરથી કરી શકાય છે જે P te Lw છે Pe એ અક્ષીય બળ છે અથવા આપણે શીયર ફોર્સ તરીકે ગણી શકીએ છીએ અને te Lw એ વેલ્ડ ઝોનનો અસરકારક વિસ્તાર છે જે te Lw છે હવે તણાવનું સંયોજન તેથી એવું બની શકે છે કે બે પ્રકારના તણાવ અથવા બે કરતાં વધુ પ્રકારના તણાવ એકસાથે સંયુક્ત રીતે કાર્ય કરી રહ્યા છે તેથી આ કિસ્સામાં આપણે સમકક્ષ તાણ શોધવાનું રહેશે સમકક્ષ તાણ fe ની ગણતરી આપણે વર્ગમૂળ fa ² 3q ² તરીકે કરી શકીએ છીએ જ્યારે તે સામાન્ય તાણના સંયોજનને આધિન હોય છે સામાન્ય તાણ એટલે અક્ષીય તણાવ અથવા સંકોચન અથવા બેન્ડિંગ બેન્ડિંગ ટેન્શન અને કમ્પ્રેશન અને શીયર સ્ટ્રેસ ના કારણે પછી સમકક્ષ તણાવ ની આ રીતે ગણતરી કરી શકાય તેથી fe આપણે આ બે fa ² 3q ² અને તેના વર્ગમૂળના સંયોજનથી શોધી શકીએ છીએ કે તે સમકક્ષ તાણ fa એ અક્ષીય સંકોચન અથવા તાણને કારણે અથવા વળાંક વળાંકને કારણે અને વળાંકના કિસ્સામાં સામાન્ય તણાવ છે તે તણાવ અથવા કમ્પ્રેશનમાં બેન્ડિંગ સ્ટ્રેસને કારણે હોઈ શકે છે અને q એ શીયર ફોર્સ ને કારણે શીયર સ્ટ્રેસ છે હવે જો આપણે બીજા સ્ટ્રેસ માટે જઈએ જેને બેરિંગ કમ્બાઈન્ડ બેરિંગ બેન્ડિંગ અને શીયર કહેવાય છે તેથી જો આપણે આ ત્રણ તાણને જોડીએ તો આ સૂત્રમાંથી સમકક્ષ તાણની ગણતરી કરી શકાય છે એટલે કે જો બેન્ડિંગ સ્ટ્રેસ fbr ને બેન્ડિંગ સ્ટ્રેસ સાથે જોડવામાં આવે અને જે ટેન્સાઈલ અથવા કમ્પ્રેશન અને શીયર સ્ટ્રેસ q હોઈ શકે છે બીજી સૌથી પ્રતિકૂળ લોડિંગની સ્થિતિ છે તો સમકક્ષ સ્ટ્રેસ fe આ સૂત્રમાંથી મેળવી શકાય છે કે fe એ વર્ગમૂળ fb² fbr² fb fbr 3q² છે જ્યાં fe એ સમકક્ષ તાણ છે અને fb એ બેન્ડિંગને કારણે ગણતરી કરેલ તણાવ છે fb અને fbr બેરિંગને કારણે ગણતરી કરેલ તણાવ છે અને q એ શીયરને કારણે ગણતરી કરેલ તણાવ છે તો અહીં આપણે ત્રણ પ્રકારના તાણ જોયા છે એક બેન્ડિંગ બેન્ડિંગ સ્ટ્રેસ બીજું બેરિંગ સ્ટ્રેસ અને બીજું શીયર સ્ટ્રેસ જો ત્રણ સ્ટ્રેસ એકસાથે કામ કરતા હોય તો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ છીએ જે સમકક્ષ સ્ટ્રેસની ગણતરી કરવા માટે વર્ગમૂળ fb² વર્ગમૂળ fbr² fb fbr 3q² છે જ્યારે બેરિંગ બેન્ડિંગ અને શીયર એકસાથે કામ કરી રહ્યા હોય ત્યારે આપણે આ રીતે સમકક્ષ તણાવ શોધી શકીએ છીએ હવે આપણે કેટલાક ઉદાહરણોમાંથી પસાર થઈશું જે આપણે જોયું છે કે બટ વેલ્ડની મજબૂતાઈ કેવી રીતે શોધી શકાય છે તે આપણે જોયું છે કેવી રીતે શોધી શકાય છે હવે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈશું કે સંપૂર્ણ પેનેટ્રેશનને કારણે અપૂર્ણ પેનેટ્રેશનને કારણે બટ વેલ્ડની મજબૂતાઈની ગણતરી કેવી રીતે કરવી આ પણ આપણે આ ઉદાહરણમાંથી પસાર થઈશું અને આપણે જોઈશું કે ડિઝાઇનની મજબૂતાઈ કેવી રીતે બદલાઈ રહી છે અહીં 12 મીમી અને 10 મીમીની જાડાઈની બે પ્લેટને ગ્રુવ વેલ્ડ એટલે કે બટ વેલ્ડ દ્વારા જોડવામાં આવે છે અને સંયુક્ત 250 કિલોન્યુટનના ફેક્ટરેડ ટેન્સિલ ફોર્સ ને આધિન હોય છે 150 મિલીમીટરની અસરકારક લંબાઈ ધારી રહ્યા છીએ સિંગલ V ગ્રુવ વેલ્ડ જોઈન્ટ અને ડબલ V ગ્રુવ વેલ્ડ જોઈન્ટ માટે સંયુક્તની સલામતી તપાસો તેથી આપણે આની ગણતરી કરીશું તો હવે પ્રથમ કિસ્સામાં જો આપણી પાસે સિંગલ V ગ્રુવ ગ્રુવ વેલ્ડ જોઈન્ટ હોય તો સિંગલ V ગ્રુવ વેલ્ડ જોઈન્ટના કિસ્સામાં આપણી પાસે 12 મીમી અને 10 મીમી જાડાઈની બે પ્લેટ છે ખરું તેથી આ 10 મીમી છે અને આ 12 મીમી છે હવે સિંગલ V ગ્રુવ જોઈન્ટ કરવામાં આવે છે એટલે કે તે અપૂર્ણ પેનેટ્રેશન છે તેથી તે આના જેવું દેખાશે અપૂર્ણ પેનેટ્રેશન બરાબર તેથી આ કિસ્સામાં જાડાઈ ખરેખર ⅞ દ્વારા પાતળી પ્લેટની જાડાઈ હશે એટલે કે તે આ હશે પરંતુ અસરકારક થ્રોટ જાડાઈ મજબૂતાઈ ની ગણતરી માટે ગણવામાં આવે છે તેથી અસરકારક થ્રોટની જાડાઈ 10 ના 58 હશે એટલે કે 6 25 મિલીમીટર તેથી આ અસરકારક થ્રોટની જાડાઈ છે હવે વેલ્ડની અસરકારક લંબાઈ પ્રશ્નમાં આપવામાં આવે છે જે 150 મિલીમીટર છે તેથી આપણે વેલ્ડની શીયર સ્ટ્રેન્થ શોધી શકીએ છીએ જે Lw te fy γ mw હશે તેથી Lw 150 છે અને 6 25 એ અસરકારક જાડાઈ છે અને fy એ 250 1 25 10 ની ઓછા 3 ઘાત છે તેથી આ 187 5 કિલોન્યુટન આવી રહ્યું છેખરું અને તે 250 કિલોન્યુટન થી ઓછું છેખરું તેથી તે બરાબર છે જોઈન્ટ સલામત છે કારણ કે તે મને માફ કરશો તે સલામત નથી ડિઝાઇનની શક્તિ 187 5 કિલોન્યુટન આવી રહી છે અને બાહ્ય બળ 250 કિલોન્યુટન છે તેથી તે સલામત નથી એટલે કે જ્યારે આપણે સિંગલ V ગ્રુવ વેલ્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આ સ્થિતિમાં જોઈન્ટ સલામત નથી હવે ચાલો જોઈએ ડબલ V ગ્રુવ વેલ્ડ માટે ડબલ V ગ્રુવ વેલ્ડ માટે બીજા કિસ્સામાં થ્રોટની જાડાઈ પાતળી પ્લેટની જાડાઈ જે 10 મીમી હશે જો આ કિસ્સામાં આ 10 મીમી છે અને આ 12 મીમી છે તેથી આ ડબલ V બટ જોઈન્ટ છે તેથી તે આના જેવું ગ્રુવ હશે ખરું તે આના જેવું ગ્રુવ હશે તેથી તે આ ડબલ V બટ જોઈન્ટ જેવું હશે ખરું તેથી મજબૂતાઈ વેલ્ડની મજબૂતાઈ Lw te fy γ mw 150 10 250 1 25 10 ની ઓછા 3 ઘાત આ 300 કિલો ન્યૂટન બની રહ્યું છે અને તે 250 કિલોન્યુટનથી વધુ છે એટલે કે તે સુરક્ષિત છે કારણ કે વેલ્ડની મજબૂતાઈ 300 કિલોન્યુટન આવે છે અને બાહ્ય બળ 250 કિલોન્યુટન આવે છે તો મજબૂતાઈ બરાબર છે એટલે સાંધા બરાબર છે તો આપણે અહીં જોયું કે જો આપણે એક જ કેસ માટે જો સિંગલ V બટ જોઈન્ટનો ઉપયોગ કરીએ તો જોઈન્ટ તૂટશે અને જો આપણે ડબલ V બટ જોઈન્ટનો ઉપયોગ કરીએ તો જોઈન્ટ સલામત છે કેમ કે ડબલ V ગ્રુવ વેલ્ડના કિસ્સામાં તેની જાડાઈ વધુ અસરકારક થ્રોટની જાડાઈ બની રહી છે પાતળી પ્લેટની જાડાઈ 10 મીમી બની રહી છે પરંતુ સિંગલ V બટ જોઈન્ટના કિસ્સામાં અપૂર્ણ પેનેટ્રેશન છે તેથી વેલ્ડની અસરકારક જાડાઈની જાડાઈ ઘણી ઓછી છે જે 10 મીમીના 5 8 છે એટલે કે 6 25 મીમી તેથી તે વેલ્ડની બળ વહન ક્ષમતા તુલનાત્મક રીતે ઓછી થઈ રહી છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે તૂટશે જશે પરંતુ આ કિસ્સામાં તે નથી તે સલામત છે તે તૂટશે નહીં હવે આપણે બીજા ઉદાહરણ પર જઈશું જે જોઈન્ટ આપણે હમણાં જ લખીએ છીએ તે જોઈન્ટને ફેક્ટરેડ શીયર ફોર્સને આધિન કરવામાં આવે છે અગાઉના કિસ્સામાં આપણે 300 કિલોન્યુટનના ટેન્સાઈલ ફોર્સ શીયર ફોર્સને ધ્યાનમાં લીધું છે આ કિસ્સામાં ધારીએ છીએ કે આપણે સિંગલ V ગ્રુવ વેલ્ડ ધારીશું જેનો અર્થ થાય છે કે તેની જાડાઈ પાતળી પ્લેટની જાડાઈના 58 જેટલી હશે સિંગલ V ગ્રુવ વેલ્ડ જોઈન્ટજો પાતળી પ્લેટની જાડાઈ 8 મીમી બરાબર હોય વેલ્ડની અસરકારક લંબાઈ શોધો હવે આપણે Fe410 ગ્રેડ બોલ્ટ સ્ટીલની સ્ટીલ પ્લેટ અને વેલ્ડ છે અને વેલ્ડ એ શોપ વેલ્ડ છે એમ ધારી શકીએ છીએ તો આ એક જોઈન્ટ છે જ્યાં શીયર ફોર્સ V આવે છે એટલે કે V 300 કિલોન્યુટન હશે અને અહીં γ mw γ mw મૂળભૂત રીતે 1 25 હશે કારણ કે શોપ વેલ્ડ છે તેથી γ mw 1 25 હશે અને સિંગલ V ગ્રુવ વેલ્ડ માટે આ સિંગલ V ગ્રુવ વેલ્ડ te 58 t હશે અહીં પાતળી પ્લેટની જાડાઈ 8 મીમી છે તેથી 8 ના 58 એટલે કે 5 મીમી તેથી આપણે વેલ્ડની લંબાઈ શોધી શકીએ છીએ હવે આપણે શીયર માટે પાર્ટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થ ગણતરી માટેનું સૂત્ર જાણીએ છીએ કારણ કે Vdw એ Lw fy te વર્ગમૂળ 3 γ mw બરાબર છે તો આમાંથી હું Lw ને વર્ગમૂળ 3 1 25 મને માફ કરશો વર્ગમૂળ 3 γ mw Vdw fy te શોધી શકું છું તેથી Vdw એ મૂળભૂત રીતે V છે અહીં મતલબ કે ડિઝાઇનની મજબૂતાઈ શીયર ફોર્સ જેટલી હોવી જોઈએ તેથી આપણે કીલોન્યુટન બનાવવા માટે વર્ગમૂળ 3 1 25 300 શોધી શકીએ છીએ આપણે 10 ની ઓછા 3 ઘાત 250 5 સાથે ગુણાકાર કરીશું તેથી આ 520 મીમી થઈ રહ્યું છે બરાબર તેથી વેલ્ડની અસરકારક લંબાઈ 520 મીમી હશે વેલ્ડ Lw ની અસરકારક લંબાઈ 520 મીમી હશે અને જો વેલ્ડની અસરકારક લંબાઈ 520 મીમી છે તો કુલ લંબાઈ આપણે શોધી શકીએ છીએ કે કુલ લંબાઈ Lw 2S હશે જ્યાં S એ વેલ્ડનું કદ છે તેથી આપણે વેલ્ડની કુલ લંબાઈ આ રીતે શોધી શકીએ છીએ ખરું તો આજના વ્યાખ્યાનમાં આપણે જોયું કે બટ વેલ્ડની ડિઝાઇન સ્ટ્રેન્થની ગણતરી કેવી રીતે કરવી અને આ બટ વેલ્ડ પસાર થઈ શકે છે એટલે કે તે ટેન્શન હેઠળ હોઈ શકે છે અથવા કમ્પ્રેશન એટલે કે સામાન્ય તાણ સામાન્ય પ્રક્રિયા અથવા શીયર હેઠળ હોઈ શકે છે તેથી આપણે બંને કેસોની ગણતરી કરી છે કે વેલ્ડની ડિઝાઇનની મજબૂતાઈ કેવી રીતે શોધી શકાય અને અલબત્ત અહીં આપણે યાદ રાખવાનું છે કે તે સંપૂર્ણ પેનેટ્રેશન અથવા આંશિક પેનેટ્રેશન અપૂર્ણ પેનેટ્રેશન હશે અને તે મુજબ આપણે થ્રોટની જાડાઈ અથવા વેલ્ડની અસરકારક જાડાઈ યોગ્ય રીતે શોધવાની છે કારણ કે મજબૂતાઈ વેલ્ડની અસરકારક જાડાઈ પર આધારિત છે તો આજ માટે આ બટ વેલ્ડ વિશે છે તમારો ખૂબ ખૂબ આભાર